સીમાંતક કિંમતવાળી સી ટૂંકા ગાળાના નિર્ણય લેવાની બાબતે આપણી ચર્ચા ચાલુ રાખતા આપણે વિવિધ કેસો પર ચર્ચા કરી છે આજે ચાલો જોઈએ કે વાસ્તવિક જીવનના દૃશ્યને લઈ ને આપણે કેવી રીતે બ્રેક ઇવન પોઇન્ટ ની ગણતરી કરી શકીએ છીએ અથવા આપણે વાસ્તવિક આંકડા ને લઈને કેટલાક નિર્ણયો લેવામાં સક્ષમ છીએ તેથી હું આશા રાખું છું કે તમે આ કેસ ની છાપો લીધી હશે ચાલો આપણે તેને મળીને હલ કરવાનો પ્રયાસ કરીએ તેથી અમને જેએસડબ્લ્યુ ઇસ્પાટ સ્ટીલનો નફો અથવા નુકસાન એકાઉન્ટ આપવામાં આવ્યું છે તેઓ મુખ્યત્વે બે ઉત્પાદન લાઇન પર કાર્યરત છે તેથી આ પી અને એલ P Lચોખ્ખા વેચાણ અન્ય આવક કાચા માલ વીજ બળતણ કર્મચારીની કિંમત અન્ય ઉત્પાદન ખર્ચ વેચાણકર્તા એડમિન વ્યાજના વાસ્તવિક આંકડા છે પછી આ દરેક ખર્ચ વિશે બ્રેક અપ આપવામાં આવે છે કારણ કે ત્યાં બે ઉત્પાદન લાઇન એ અને બી છે કિંમત બંધારણનો અંદાજ કરવામાં આવ્યો છે કે સીધા ખર્ચની ટકાવારી શું છે તેથી કાચા માલ 100 ટકા છે વીજ શક્તિ 80 ટકા કર્મચારીઓ 70 ટકા અને તેથી વધુ છે ત્યાર પછી વેચાણ અને એડમિનનો ખર્ચ એક સાથે આપવામાં આવતો હોવાથી 80 ટકા વેચવા માટે અને 20 ટકા એડમિન ને બ્રેક અપ આપવામાં આવે છે બધા પરોક્ષ ખર્ચ નિશ્ચિત છે એડમિન ઓવરહેડ સામાન્ય ખર્ચ છે અને કોઈપણ ઉત્પાદન લાઇન સાથે લિંક કરી શકાતા નથી અન્ય ખર્ચનું બ્રેક અપ આપવામાં આવ્યું છે તેથી એડમિન ઓવરહેડ્સ પર આ વિશિષ્ટ બ્રેકઅપ લાગુ પડતું નથી પરંતુ અન્ય વસ્તુઓ માટે તમે આપેલ ટકાવારી મુજબ તેને તોડી શકો છો હવે તમારે નીચેની ગણતરી કરવી જરૂરી છે કેટલીક બાબતો પૂછવામાં આવી છે જેમ કે ઉત્પાદન લાઇન એ અને બી માં વિભાજિત કુલ કર્મચારીનો ખર્ચ વિવિધ સંચાલન ખર્ચ ફરીથી તૂટશે વિવિધ વેચાણ ખર્ચ ઓપરેટીંગ નફો અને પીવી રેશિયો અને ત્યારબાદ આપણે અમુક ટૂંકા ગાળાના નિર્ણયો અંગે મેનેજમેંટને સલાહ આપવી પડશે અને તે નિર્ણયોના આધારે પરિણામલક્ષી ઓપરેટીંગ નફાની ગણતરી કરવી પડશે હવે જો કોઈપણ ઉત્પાદન લાઇન માટેના કુલ વેચાણમાં 20 ટકાનો વધારો થઈ શકે તો કઇ પ્રોડક્ટ લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેથી એમ ધારીએ કે તમે બંને લાઇનો માટે નથી જઈ શકતા કોઈ એક ઉત્પાદન લાઇન માં તમે વેચાણ વધારી શકો છો તેથી તમે કઈ બાજુ ધ્યાન કેન્દ્રિત કરશો અને તેના માટે તમારે યોગદાન એફસી અને સુધારેલા ઓપરેટીંગ નફાની ગણતરી કરવી પડશે બીજા ભાગમાં જો સીધી મજૂરી ટૂંકા પુરવઠામાં હોય તો કયા ઉત્પાદનની લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ હવે કંપનીએ કોઈપણ એક પ્રોડક્ટ લાઇનના વેચાણમાં 20 ટકાનો વધારો કરવાની દરખાસ્ત કરી છે પરંતુ તેમની પાસે કોઈ વધારાની સીધી મજૂરી નથી તેથી બીજા લાઈનમાં ના સીધા મજુર નો ઉપયોગ આ લાઇનમાં કરવો અને આ નિર્ણય માટે વધારાનો ફાળો આપનારની ગણતરી કરવી બરાબર છે તો ચાલો આપણે આગળ વધીએ સૌ પ્રથમ કૃપા કરીને મૂળભૂત ગણતરી કરો કારણ કે આપણે કુલ માહિતી જાણીએ છીએ તેને પ્રોડક્ટ લાઇન Product Line એ અને બી માં તોડી નાખો એક સાથે આપણે ચલ અને નિશ્ચિતને પણ તોડવું પડશે કારણ કે આપણે જાણીએ છીએ કે સીમાંત ખર્ચમાં આપણું ભાર ચલ અને નિશ્ચિત ખર્ચને અલગ પાડવાનું છે અને આપણે ચોક્કસ ફોર્મેટ માં લખીએ છીએ તેથી દરેક લાઇનનું વેચાણ લો તે લાઇન માટે ચલ કિંમતની ગણતરી કરો અને તેને A અને B માં અલગ કરો સૌથી પહેલા બધા જ ચલના ખર્ચથી તમને ફાળો મળશે અને એ ફાળો માંથી નિશ્ચિત ખર્ચમાં ઘટાડો થશે જે તમને નફો આપશે બરાબર તેથી કૃપા કરીને મારી સાથે ગણતરી કરો હવે આ આપેલ માહિતી છે ચિંતા કરશો નહીં હું તમને જવાબ નહીં બતાવું તેથી તમે તેને જાતે ઉકેલી શકશો મેં તમને હમણાં જ માળખું બતાવ્યું છે પ્રારંભ કરવા માટે વર્તમાન આવક ખર્ચ અને કુલ ચોખ્ખું વેચાણ ની ટકાવારી આપવામાં આવી છે કૃપા કરીને ટકાવારી લાગુ કરો અને એ અને બી માટે સંબંધિત કિંમતની ગણતરી કરો હવે આ કરવા માટે તમારે પહેલા ચલના ઘટકોને વિભાજીત કરવું પડશે અને પછી ચલ ચાર્જ કરવા માટે તેને એ અને બી માટે અલગથી ચાર્જ કરવો પડશે નિશ્ચિત માટે તેને અલગ અલગ A અને B પર ચાર્જ કરો તેથી વેચાણના ચલ ઘટક શું છે દેખીતી રીતે તે 100 ટકા છે અને પછી તમે સરળતાથી એ Aઅને બી B માટેના વેચાણને ચાર્જ કરી શકશો હવે કાચા માલનું ચલ ઘટક શું છે ફરીથી તે 100 ટકા છે તે સંબંધિત પ્રમાણમાં ચાર્જ કરો તે સમજી રહ્યા છો તેવી જ રીતે તમારે આગળ વધવું પડશે વેચાણ અને કાચા માલ માટે તે સરળ છે પરંતુ તમે વીજ શક્તિ અને બળતણ સાથે શું કરશો સૌ પ્રથમ તમારે ચલ ઘટક તરફ ધ્યાન આપવું પડશે જે 80 ટકા છે કુલ વીસી ગણતરી તેથી કુલ કિંમત 1193 છે જ્યાં સુધી વેચાણ અને કાચા માલની વાત નથી ત્યાં સુધી કોઈ સમસ્યા નથી કારણ કે તે 100 ટકા ચલ હતા પરંતુ શક્તિ માટે 1993 ફક્ત 80 ટકા ચલ છે તેથી અમે 1595 ની ગણતરી વીજળીના ખર્ચના ચલ ભાગ તરીકે કરી છે અને પછી તમે તેને A અને B પર લાગુ કરી શકો છો શું મને સમજી રહ્યા છો સમસ્યામાં એ અને બી ની ટકાવારી આપવામાં આવે છે કાચા માલ માટે તે 6535 હતી પાવર માટે તે 8020 હતું અને તેથી તે મળ્યું તેથી આપણે જે કર્યું છે તે સૌ પ્રથમ આપણે ચલ ઘટકની ગણતરી કરી છે અને પછી તેમાંથી 80 ટકા જે વેરિયેબલ પાવર કિંમત છે બાકી હતી તે નિશ્ચિત છે તેથી વેચાણમાં કંઈપણ નિશ્ચિત નથી કાચા માલનું કંઈપણ નિશ્ચિત નથી પરંતુ વીજ શક્તિ અને બળતણ માટે 399 નિશ્ચિત છે તે મળે છે હવે ચાલો આપણે તે બધા ખર્ચ માટે કરીએ કર્મચારી માટે 70 ટકા ચલ છે તેથી તમે કુલ ચલ અને કુલ નિશ્ચિત ગણતરી કરી શકો છો અને પછી તેમાં વિભાજન કરી શકો છો 119 અને 64 કર્મચારીના ખર્ચ માટે તમે જાણો છો કે ગુણોત્તર 65 થી 35 છે અન્ય ઉત્પાદકો માટે 60 ટકા ચલ છે તેથી 9564 કે 95 ફરીથી એ અને બી માં 67 અને 29 તરીકે તૂટી જાય છે એડમિન ફક્ત 10 ટકા ચલ છે તેથી 5 વીસી અને 42 એફસી તેને 3 અને 2 તરીકે તોડી શકાય છે વેચવા માટે 60 ટકા ચલ છે તેથી 111 અને 74 ને 72 અને 39 તરીકે વહેંચવામાં આવ્યા છે હવે આ તબક્કે તમે કંપનીની કુલ વેરિયેબલ કિંમતની ગણતરી કરી શકશોએ અને બી માં અલગ કરતા શું તમે તે કરી શકશો તમે તેને સંપૂર્ણ કંપની માટે તપાસી શકો છો કુલ વેરીએબલ કિંમત 9632 છે અને કુલ નિશ્ચિત કિંમત 656 છે વીસી પ્લસ એફસી કુલ સાથે મેળ ખાશે બરાબર હવે આ ડેટાનો ઉપયોગ કરીને યોગદાનની ગણતરી કરો કારણ કે મોટાભાગના નિર્ણય લેવા માટે ફાળાની ગણતરી કોઈપણ રીતે કરવી જરૂરી છે તેથી આપણે 1268 એ માટેના યોગદાનની ગણતરી કરીશું 204 બી માટે કંપની માટે કુલ 1473 છે તે મળી રહ્યું છે આપણે ઉત્પાદનના મિશ્રણ વિશે કયા ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું તે ના કેટલાક નિર્ણયો લેવાનું છે અને તે માટે તે ઉપયોગી છે આપણે પીવી રેશિયો ની ગણતરી પણ કરીએ તમે જાણો છો ફોર્મ્યુલા યોગદાન ભાગ્યા વેચાણ ને તેથી પીવીઆર એ અને બી માટે 0 16 અને 0 06 છે અને 0 13 સરેરાશ તમે મને સમજો છો હવે તમે પણ આ ટેબલ ને પૂર્ણ કરી શકો છો સંપૂર્ણ કંપની માટે નિશ્ચિત અને વેરિયેબલ માં ભાગ કર્યા વિના આ વિશિષ્ટ ગણતરી ઉપયોગી થશે જ્યારે બ્રેકઅપ ફક્ત ઉત્પાદન મુજબ ની હોય તેથી તેઓએ ચોક્કસ વિભાજન આપ્યો છે તેથી તેના આધારે તમે તેને A અને B માં તોડી શકો છો અને A અને B ના ઓપરેટીંગ નફાની ગણતરી કરી શકો છો મહેરબાની કરીને ધ્યાનમાં રાખો કે મૂળ રૂપે ત્યાં વધુ બે આંકડા આપવામાં આવ્યા હતા જે અન્ય આવક અને વ્યાજ છે અને અન્ય આવકને ઓપરેશન સાથે કંઈ કરવાનું નથી તેથી કૃપા કરીને તેને ખર્ચની ગણતરીમાં શામેલ ન કરો વ્યાજ એક નાણાં ખર્ચ છે તેથી તે પણ ખર્ચની ગણતરીમાં શામેલ નથી પરંતુ અન્ય ખર્ચની ગણતરી કરવામાં આવી છે તમને મળી કોઈ પ્રશ્ન તેથી આપણે કુલ ખર્ચ માટે અલગથી કર્યું છે આપણે તેને વેરીએબલ કોસ્ટ માટે પણ કર્યું છે સ્લાઈડ સમયનો સંદર્ભ લો1304 હવે એવા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે પૂછવામાં આવ્યા હતા વર્તમાન માટે તેઓએ પૂછ્યું છે કે એ અને બી માટે કુલ કર્મચારીનો ખર્ચ કેટલો છે અને કુલ પણ મને લાગે છે કે હવે આપણે બધા ખર્ચની ગણતરી કરી છે તમે આ આંકડા સરળતાથી મેળવી શકો છો અને કુલ કર્મચારી ખર્ચ બતાવી શકો છો તે જ રીતે તમે વેરિયેબલ એડમિન ખર્ચ ચલ વેચાણ ખર્ચ ઓપરેટીંગ નફો અને અન્યની ગણતરી રેકોર્ડ કરી શકો છો ચલ માટે નીચલા ટેબલ પર જાઓ જ્યાં આપણે અલગથી ચલ ખર્ચ બતાવ્યા છે તેથી એડમિન વેચાણ અને કુલ તે મેળવી રહ્યા છો ઓપરેટીંગ નફો એ અને બી માં તૂટી ગયો છે અહીં તમે કુલ ઓપરેટીંગ નફો લઈ શકો છો હું આશા રાખું છું કે તમે મારી સાથે કરી શકશો અને છેલ્લું પીવી રેશિયો હતું અમે પહેલાથી જ કંપની માટે અને પ્રોડક્ટ લાઇન માટે પીવી રેશિયો ની ગણતરી કરી છે બરાબર તેથી જો તમે કાળજીપૂર્વક કામ કરવાની નોંધો માટે આ કરો છો તો તમે પ્રથમ ભાગ માટે જવાબોનો સરળતાથી ઉલ્લેખ કરી શકશો હવે નિર્ણય કરવાનો ભાગ છે આ માત્ર ગણતરી હતી સ્લાઈડ સમયનો સંદર્ભ લો 1519 નિર્ણય લેતો ભાગ કહે છે કે જો કોઈપણ ઉત્પાદનોમાં કુલ વેચાણમાં 20 ટકાનો વધારો થઈ શકે તો કયા ઉત્પાદનની લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેથી એ અને બીમાંથી તમે કઈ ઉત્પાદન લાઇન પસંદ કરશો શું તમે ઓપરેટીંગ નફો અથવા ફાળો અથવા વેચાણ અથવા પીવી રેશિયો દ્વારા જશો અહીં તમે બધી માહિતી જોઈ શકો છો મને લાગે છે કે તમારા માંથી મોટાભાગના લોકો જાણે છે કે આપણે પીવી રેશિયો પર ભાર મુકીશું કારણ કે વેચાણ પર મર્યાદાના દૃશ્યમાં પીવી રેશિયો તમારું યોગદાન મહત્તમ બનાવશે નિશ્ચિત ખર્ચ કોઈપણ રીતે સ્થિર રહેવાના હોવાથી આપણે પીવી રેશિયો પર ભાર મૂકીશું અને જો તમે પીવી રેશિયો પ્રોડક્ટ લાઇન જોશો તો એ માં વધુ સારી પીવી રેશિયો છે જે 0 16 છે તેથી આ સવાલનો જવાબ આપવા માટે કે કઈ ઉત્પાદન લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જવાબ એ છે અને હવે સવાલ એ છે કે પરિણામનું યોગદાન શું હશે તેથી કુલ ફાળો અને સુધારેલા ઓપરેટીંગ નફાની ગણતરી કરો ધ્યાનમાં રાખો કે નિશ્ચિત ખર્ચ કોઈપણ રીતે બદલાશે નહીં તેથી જે બદલાશે તે ફક્ત તમારું ઓપરેટીંગ ફક્ત તમારું યોગદાન છે જે oઓપરેટીંગ નફામાં ફેરફાર કરશે હવે આ પ્રોડક્ટ લાઇનમાં હાલમાં 1268 નો ફાળો છે ફાળો 20 ટકા વધારવો તમે મેળવી રહ્યાં છો નવું વેચાણ નવી કાચા માલની કિંમત વગેરે જેવા અન્ય કોઈ ગણતરી કરવાની જરૂર નથી કારણ કે જ્યારે પણ સમાન પ્રમાણમાં 20 ટકાના વેચાણમાં વધારો થાય છે ત્યારે તમે યોગદાનમાં વધારો અનુભવો છો તેથી સુધારેલા કુલ યોગદાનની ગણતરી કરો તેથી હું શું કરીશ તે છે કે આપણે વર્તમાન ફાળો લઈશું મને લાગે છે કે તે વધુ સ્પષ્ટ કરશે સ્લાઇડનો સંદર્ભ લો 1800 તેથી તમારું કુલ A અને B વર્તમાન યોગદાન છે હવે સુધારેલા કુલ યોગદાનની ગણતરી કરવી ખૂબ જ સરળ છે આપણે વર્તમાન યોગદાન ચાલુ રાખીશું અને તેમાં ફક્ત 20 ટકા એ નો ઉમેરીશું તેથી સુધારેલ કુલ યોગદાન 1726 બને છે તમારા વર્તમાન નિશ્ચિત ખર્ચ જે 656 છે તે યથાવત છે અને સુધારેલો નવો નવા ફાળો બાદ નિશ્ચિત ખર્ચ થશે તેથી 1070 તમારો જૂનો નફો કેટલો હતો જૂનો નફો 816 હતો હવે એ ના વેચાણમાં આ 20 ટકાના વધારાને લીધે 1070 નો નવો નફો થયો છે શું તમે મને મેળવો છો તેથી જવાબ એ હતો કે કઈ ઉત્પાદનની લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેનો જવાબ એ છે કે એ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને સુધારેલો નફો 1070 13 છે બરાબર હવે બીજા ભાગમાં જે પૂછવામાં આવ્યું છે તે છે કે જો મજૂરી ટૂંકા પુરવઠામાં હોય તો કઈ પ્રોડક્ટ લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેથી કંપની શું કરવા માંગે છે તે અન્ય ઉત્પાદનો ના મજૂરને કાપીને એક ઉત્પાદનના વેચાણમાં વધારો કરવા માંગે છે તેથી એ અને બી બે ઉત્પાદનોમાંથી તમે કયા ઉત્પાદનને સૌથી વધુ પસંદ કરશો કયા ઉત્પાદનમાં વધુ ક્રમ છે જો મજૂરી ટૂંકા પુરવઠામાં છે હું આશા રાખું છું કે તમે યાદ રાખશો કે આને મર્યાદિત પરિબળ અથવા કી પરિબળ સાથે નિર્ણય લેતા કહેવામાં આવે છે તેથી તમારા નિર્ણય લેતા પરિબળ શું હશે પ્રશ્ન નંબર 1 માં આપણે પીવી રેશિયો પર ભાર મૂક્યો હતો પરંતુ દૃશ્ય 2 માં મજૂરી ટૂંકા પુરવઠામાં છેસીધી શ્રમ દીઠ ફાળો આપનો નિર્ણય લેવાનું મુખ્ય પરિબળ હશે તેથી ચાલો આપણે સીધા મજૂર ખર્ચ દીઠ ફાળોની ગણતરી કરીએ આપણે એ અને બી માટેના યોગદાનને વ્યક્તિગત રૂપે જાણીએ છીએ તમે કર્મચારીની કિંમતને પણ જાણો છો હવે આ કર્મચારીના ખર્ચનો ચલ ભાગ છે તેથી તે કંઈ નથી પરંતુ સીધો મજૂર ખર્ચ છે તેથી તમે તેને વિભાજીત કરી શકો છો અને સીધા મજૂર ખર્ચ દીઠ સીધા મજૂર ખર્ચ ફાળો સીધી એ અને બી માટે મેળવી શકો છો તમે સમજી શકશો કે તે એ માટે ખૂબ વધારે છે તેથી એ પ્રિય બનવાનું ચાલુ રાખે છે તેથી બીજા ભાગમાં પણ પ્રશ્ન એ હતો કે કંપનીએ કયા ઉત્પાદન લાઇનનું વેચાણ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો તેથી જવાબ એ છે અને તે બી માંથી મજૂર ઘટાડીને 20 ટકા એ માં વધારશે તેથી હવે તમારે એ ગણતરી કરવી પડશે કે એનું વધારાનું યોગદાન શું હશે અને શું થાય છે સુધારેલ ફાળો શું હશે હવે બી ભાગમાં જે થાય છે તે સૌ પ્રથમ એ ના વેચાણમાં સુધારો કરવો છે એ નું તમારું હાલનું વેચાણ 7773 છે તે 20 ટકા વધશે તેથી તમે એ નું નવું વેચાણ મેળવી શકો છો જ્યારે વેચાણ વધે ત્યારે વીસી પણ તે જ પ્રમાણમાં વધે છે હવે વેચાણમાં આ વધારો એ માં આવે છે જે વેચાણનો 20 ટકા છે તેને વધારાના સીધા મજૂર કલાકની જરૂર પડશે તેથી આપણે મૂળ સીધી મજૂરી ની ગણતરી કરી છે જે 118 છે સુધારેલી સીધી મજૂરી 142 હશે તમે મને મેળવો છો તેથી 118 એ મૂળ સીધી મજૂરી હતી જેની મૂળ ગણતરીમાં સુધારેલ સીધી મજૂરી એ વધારાના 20 ટકા વેચાણને સમાવવા માટે છે તેથી તે હવે આવશ્યક છે કારણ કે તે ચલ છે તેથી તેને 20 ટકા વધુ મજૂરની જરૂર પડશે જે 142 છે હવે પ્રમાણસર આપણે વધારે પ્રત્યક્ષ મજૂર એ પર જવા માગીએ છીએ તેથી આપણે એ જ પ્રમાણમાં બી માટેના મજૂરને કાપીશું સમાન ક્વોન્ટમ દ્વારા તેથી બી માટે મૂળ સીધી મજૂરી 63 હતી તમે બંને વચ્ચેનો તફાવત શોધી શકો છો જે 23 છે એનો અર્થ એ કે આપણે એ ને વધુ 23 મજૂરી આપીશું હવે મજૂરનો પુરવઠો ઓછો છે તે મફતમાં આવી શકતો નથી તેથી આપણે બી માંથી મજૂર ઘટાડી દઈશું તેથી બી માટેનું મૂળ મજૂર 63 9 છે આપણે તેને 23 દ્વારા ઘટાડીશું તેને ફક્ત 40 બનાવીશું જેનાથી બી માટે વેચાણ બદલાવ તરફ દોરી જાય છે તેથી B માટેનું મૂળ વેચાણ 333 પોઇન્ટ 3331 46 હતું તે નોંધપાત્ર રીતે નીચે આવશે 2098 પર નોંધપાત્ર અર્થ એ જ પ્રમાણમાં જે રીતે આપણે મજૂરીને કાપી રહ્યા છીએ શું તમે મને સમજી રહ્યા છો ક્વોન્ટમ રકમ મુજબ તે સમાન નહીં હોય પરંતુ પ્રમાણમાં તે સમાન છે તેથી જેનું પ્રમાણ 40 થી 63 સમાન છે તેમના સમાન પ્રમાણમાં તેમનું વેચાણ નીચે આવે છે તેથી જ બી નું સુધારેલું વેચાણ 2094 થશે અને તે જ પ્રમાણમાં તેઓએ તેમનું યોગદાન ઘટાડ્યું હતું તેથી બી નું મૂળ યોગદાન જે હતું જો તમને અમારી છેલ્લી ગણતરી યાદ આવે જે 208 હતી તો હવે તે ફક્ત 128 પર આવી ગઈ છે સ્લાઇડનો સંદર્ભ લો 2607 સ્પષ્ટતા માટે હું કેટલીક વધુ ગણતરીઓ બતાવીશ તમે તેમના પીવી રેશિયો અને યોગદાનને પણ નોંધી શકો છો 1522 તમારા માંના લોકો વધુ સ્પષ્ટતા ઇચ્છે છે મારે પણ આ એક ટૂંકી રીતે કરવામાં આવ્યું હતું જો તમે સંપૂર્ણ ગણતરી જોવા માંગતા હો કે જે પણ બતાવવામાં આવ્યું છે જુઓ આ મૂળ દૃશ્ય હતું હવે પ્રોડક્ટ લાઇન બી વેચાણના ઘટાડાનો સામનો કરી રહી છે તેથી 3331 થી તે 2094 બને છે સમાન પ્રમાણમાં તેમની બધી ચલ કિંમત પણ નીચે આવશે તેથી તમે અહીં જોઈ શકો છો કે તેમના માટે ઉપલબ્ધ મજૂરમાં 63 થી 40 સુધીનો ઘટાડો છે જે 0 62 ગુણોત્તરમાં છે તેથી તેમની ચલ કિંમત પણ સમાન પ્રમાણમાં ઘટાડો કરશે યોગદાન નીચે 128 આવશે બરાબર તમે કાં તો તે પીવી રેશિયો દ્વારા અથવા સીધા મજૂર ગુણોત્તરમાં ફાળો દ્વારા કરી શકો છો તેથી જે થાય છે તે 24 સીધું મજૂર સ્થળાંતર થાય છે પરંતુ વૃદ્ધિ ફાળો માઇનસ 76 છે બી માટે 75 82 નું નુકસાન છે પરંતુ એ માટે 253 89 નો ફાયદો છે સ્લાઇડનો સમયનો સંદર્ભ લો 2800 તેથી 177 87 સુધીમાં કંપનીનો સંપૂર્ણ લાભ છે તેથી મૂળ ઓપરેટીંગ નફો જે 816 હતો તે 177 વધશે અને સુધારેલ ઓપરેટીંગ નફો હવે 994 303 છે હું આશા રાખું છું કે તમે મેળવશો હવે તેઓએ સુધારેલા ઓપરેટીંગ નફામાં શું હશે તેની થોડીક ગણતરી કરવા આપણ ને કહ્યું હતું સ્લાઇડનો સંદર્ભ લો ૨27૨ 28 ધ્યાનમાં રાખો નિશ્ચિત ખર્ચમાં કોઈ ફેરફાર થવાનો નથી કુલ નિશ્ચિત ખર્ચ સમાન હશે અને સુધારેલ ઓપરેટીંગ નફો 993 હશે અમે તેને બે રીતે કરી શકીએ અહીં આપણે તેને શોર્ટ કટ રીતે કર્યું હતું જે તમને ઓપરેટીંગ નફો મળે તે સુધારેલા યોગદાનની સીધી ગણતરી કરશે અથવા આ સંપૂર્ણ ગણતરી કરો પછી પણ તમને સુધારેલ ઓપરેટીંગ નફો મળશે 994 હું આશા રાખું છું કે તમને તે સમજાય રહ્યું છે તેથી આ કિસ્સામાં જે થોડું વિગતવાર કેસ જેવું છે તે આપણે જોયું છે કે કુલમાંથી તમે કેવી રીતે એ અને બી સંબંધિત ભાગને તોડી શકો છો વીસી અને એફસી માટે અલગથી કેવી રીતે અરજી કરવામાં આવી અને તે પછી નિર્ણય લેવાનું દૃશ્ય વેચાણના કુલ પરિવર્તન સાથે એક મર્યાદિત પરિબળ જ્યાં મજૂર મર્યાદિત પરિબળ છે હું આશા રાખું છું કે આ તમને સારું શિક્ષણ આપ્યું છે આ સાથે આપણે અહીં રોકાઈશું નમસ્તે આભાર